હેલો હાય આપ સૌનું એન્હાન્સિંગ સૉફ્ટ સ્કીલસ એન્ડ પર્સનાલિટી ના અભ્યાસક્રમમાં પુનઃ સ્વાગત છે આ ત્રીજું અઠવાડિયું છે અને આ ત્રીજો એકમ અને પાઠ નંબર તેર છે હવે આ એકમ માં હું નકારાત્મક લાગણીઓનું નિયમન કરવા માટે એક ખૂબ જ રસપ્રદ વ્યવહારીક ઉપયોગી પાઠ રજૂ કરવા માંગું છું અને તે પછી આપણે ગુસ્સાને નિયંત્રણમાં રાખવાની બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું કારણ કે જો તમે ઉત્તમ સોફ્ટ સ્કીલ્સ સાથે ખરેખર ખૂબ જ સારા વ્યક્તિત્વનો વિકાસ કરવા ઇચ્છતા હોવ તો બધી નકારાત્મક લાગણીઓમાં ગુસ્સો નિયંત્રિત કરવો તે સૌથી મહત્વપૂર્ણ છે હકીકતમાં મોટાભાગની કંપનીઓ જ્યારે તમને નોકરી પર રાખવા માંગતી હોય ત્યારે તેઓ તમને જુદી જુદી પરિસ્થિતિઓ જેવી કે જૂથ ચર્ચા અથવા અનૌપચારિક ચર્ચામાં મૂકે છે તેઓ તમને એવી પરિસ્થિતિઓમાં મૂકે છે કે જ્યાં તેઓ ઇરાદાપૂર્વક તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે અને અભ્યાસ કરે છે કે તે પરિસ્થિતિ પર તમે કેવી પ્રતિક્રિયા આપશો જો તમે તે સ્થિતિમાં તમારા ક્રોધને કાબૂમાં રાખી શકતા નથી તો તમે ગેરલાયક સાબિત થઈ શકશો પરંતુ તે સિવાય વ્યક્તિગત જીવનમાં પણ તમે તમારો ગુસ્સો કાબૂમાં રાખતા શીખો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણે આ પાઠ પ્રારંભ કરતા પહેલા ચાલો છેલ્લા પાઠમાં શું કર્યું તેની ઉપર ઝડપથી નજર નાખીએ છેલ્લા પાઠમાં મેં આપણી સંપૂર્ણ ચર્ચા દ્દઢતાઅડગતા ઉપર સમાપ્ત કરી અને ખાસ કરીને એ ચર્ચા કરી કે કોઈ પણ વ્યક્તિ કેવી રીતે દ્દઢ બની શકે અને ના કહેવાનું શીખી શકે છેલ્લા પાઠનો મુખ્ય વિષય તમે ના કેવી રીતે કહી શકો તેના પર હતો તેથી તમે તે ખૂબ પદ્ધતિસર કેવી રીતે કરી શકો તે તમને સમજાવવા માટે મેં તમને કેટલાક સરળ પગલા સમજાવવાની શરૂઆત કરી જેમ કે મેં સૂચન કર્યું કે તમારે વાસ્તવિક્તા તપાસથી શરૂઆત કરવી જોઈએ એટલે કે તમારે તમારા આસપાસના સંબંધોને સમજવા અને ચર્ચાવિચારણા કરવાનો પ્રયાસ કરવો જોઈએ આ સબંધોમાં હંમેશા શક્તિનો સંઘર્ષ થાય છે અને કોઈક તમારા ઉપર પ્રભુત્વ મેળવવાની કોશિશ કરે છે અને પછી તમારે એ જોવાની જરૂર છે કે શું તમે તે વ્યક્તિ છો કે જે દર વખતે જતું કરે છે દર વખતે પાછો પડે છે કે સમાધાન કરે છે જો તમે આ પ્રસંગોત્પાત કરી રહ્યા છો ખાસ કરીને તમારા ઉપરી સાથે અથવા તમારા જીવનસાથી સાથે તો બરાબર છે પરંતુ તે પછી જો તમે એવા બની જાઓ છો કે જેની સાથે ગુલામની જેમ વર્તન થાય છે તો તે સમય થઈ ગયો છે કે તમે તમારી દ્દઢતાનો આ લોકો સામે વિકાસ કરો આમ રિયાલિટી ચેકથી પ્રારંભ કરો પાછળનો મારો અર્થ આ છે અને તે પછી મેં તમને આગળ કહ્યું કે તમારો અભિગમ બદલવો ખૂબ મહત્વપૂર્ણ છે અને તમારે તમારા પોતાને નબળાં બનાવતા વિચારોને બદલીને તેમ કરવું જોઈએ સ્વયં ને નબળા બનાવતા વિચારો કયા છે ખુબજ ઝડપથી તમારા મનમાં આવતા તે વિચારો કે જે તમને કહે છે કે તમે આ કરી શકતા નથી તમે ક્યારેય નેતા બની શકો નહીં તમે ક્યારેય પોતાને દ્દઢ રીતે વ્યકત કરી શકો નહીં તમારામાં આત્મવિશ્વાસ નો અભાવ છે તમે હંમેશાં ઊતરતી કક્ષાના છો તમે આમ જ ઘડાયેલા છો તેથી તમારી જાતને અડગ રીતે વ્યકત કરવા માટે નકારાત્મક વિચારો દૂર કરવા પડશે તમારે આક્રમક વર્તન અને દ્દઢતા વચ્ચેનો ભેદ સમજવાની જરૂર છે હવે તમે આ કેવી રીતે કરી શકશો જ્યારે પણ તમે અડગ બનવાનો પ્રયાસ કરો છો ત્યારે હંમેશાં જીત જીતની પરિસ્થિતિમાં સમાપ્ત થાય છે તેથી જો તમે ખરેખર આક્રમક વર્તનને બદલે અડગતા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હો તો તમારે સકારાત્મક પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે સાથે સાથે તમારે એવા લોકોથી દૂર રહેવાની જરૂર છે કે જેઓ તમને દ્દઢ બનવામાં હતોત્સાહ કરે છે તેઓ એવા લોકો છે કે જે તમને સજા આપશે કારણકે તેઓ તમારા દ્દઢતા તરફના વિકાસથી નાખુશ છે માટે આ લોકોને દૂર કરવાનો પ્રયાસ કરો તમારે આ લોકોની જરૂર નથી પરંતુ તે જ સમયે તે લોકોને ગળે લગાડવાનો પ્રયત્ન કરો કે જેઓ દ્દઢતા તરફ વિકાસ કરવામાં તમારી સહાય કરવાનો પ્રયત્ન કરે છે એવા લોકો છે કે જે ખરા દિલથી તમારા પ્રયત્નોની પ્રશંસા કરે છે આ લોકો સાથે જોડાઈ રહો પરંતુ પ્રોત્સાહન અને સમર્થન મેળવવા છતાં ઘણાં સ્વ સહાયના પુસ્તકો વાંચ્યા હોવા છતાં મારા વ્યાખ્યાનો સાંભળ્યા પછી પણ તમને આત્મ શંકાની અડચણ આવી શકે છે હવે તમારે તે આત્મ શંકા દૂર કરવાની જરૂર છે નહીં તો તે તમને મારી નાખશે તે તમને નકારાત્મક વિચાર આપશે જેમ કે તમે અડગ વ્યક્તિ નહીં બની શકો તે આત્મ શંકાઓને દૂર કરો પછી મેં તમને સૂચન કર્યું કે તમે સ્ટેનલી અને નેન્સી દ્વારા સૂચવેલ ૧૦ આજ્ઞાઓનું પાલન કરો તે કયા સૂચનો છે શાંતિનો સમય રચો જોખમની નબળાઈ આંતરિક શાણપણ માટે ખુલ્લાપણું મોટેભાગે આપણી કોઠાસૂઝ પર આપણે વિશ્વાસ કરતા નથી અને તેની જ વાત ૩ અને ૪ માં ઉલ્લેખ કર્યો છે અંતરાત્માના અવાજ પર વિશ્વાસ કરો તે તમને સાચા જવાબો કહેશે તમારે યોગ્ય રીતે સચ્ચાઈપૂર્વક નૈતિકતાથી મૂલ્યનિષ્ઠ રીતે શું કરવું જોઈએ તેના જવાબ તમારા આંતરિક શાણપણથી મળી શકે છે તેમને સાંભળો અને તેમના પર ધ્યાન આપો અને ૫ પ્રોટેક્ટો ઉપર હસવાનું શીખો એટલે કે કુમારી કે શ્રીમાન પરફેક્શનિસ્ટ બનવાની વૃત્તિ તરફ તમારી જાતને વધારે પડતું ન વાળો તે વૃત્તિને ટાળો ભાવનાત્મક બંધનોથી છૂટો એ છઠ્ઠી આજ્ઞા છે એટલે કે કેટલીકવાર તમે કેટલીક પરિસ્થિતિઓમાં લોકો પર ભાવનાત્મક રીતે એટલા બધા નિર્ભર બની જાવ છો કે તમે લોકોને તમારો એક પ્રકારનાં ગુલામ તરીકે ઉપયોગ કરવા દો છો તેથી ભાવનાત્મક બંધનોને છોડી દો આત્મ સ્વીકૃતિ ને જાણો અને વિકાસાવો તેથી તમે અન્ય લોકો પાસેથી સ્વીકૃતિ મેળવવાનો પ્રયાસ ના કરો તેમ કરવાથી તમે તેમને સત્તા આપી રહયા છો કે જેઓ તમારા વ્યક્તિત્વ અને તેના વિકાસને પ્રભાવિત કરી શકે છે અને 8 મી આજ્ઞા જાતે આપેલી નકારાત્મક છાપ વિના જીવો તેથી કોઈપણ છાપ કે જે તમે તમારા પર લગાવો છો જેમ કે ઓહ હું મૂળભૂત રીતે એક નબળી વ્યક્તિ છું હું મૂળભૂત રીતે એક નિષ્ક્રીય પ્રકારની વ્યક્તિ છું વગરે હવે આ પ્રકારના જાતે મારેલા લેબલ ને દૂર કરો કંઇ ન કરવા અને કંઇ પાસે ન હોવા કરતાં પોતાના હોવા પર ધ્યાન કેન્દ્રિત કરો એટલે કે હાલની હળવાશનીશાંતિની ક્ષણને જીવો અને પછી પસંદગીઓ બનાવવા બદલ જવાબદારી સ્વીકારો તેથી તમે જે પસંદગીઓ બનાવશો તેના માટે તમે જવાબદાર છો જો તમારી કેટલીક પસંદગીઓ ખોટી સાબિત થાય તો અન્ય લોકો પર કોઈ દોષ મૂકશો નહીં આપણે કેટલાક અન્ય નિયમોની પણ ચર્ચા કરી જેમ કે સ્વીકૃતિ લેશો નહીં ક્ષમાના બદલે આભારનો ઉપયોગ કરો તમારા દ્વારા મુલાકાત માટેના સમયમાં ખૂબ મોડું કરવા માટે માફી માંગવાને બદલે રાહ જોવા બદલ આભાર કહેવાનો પ્રયાસ કરો સાચા વખાણ અને ટીકાનો સ્વીકાર કરો અને પછી ધીરે ધીરે આપણે કેવી રીતે ના કહી શકાય તે સમજવાનો પ્રયાસ કર્યો આપણે સ્ટેનલી અને નેન્સીની ના કહેવાની ચાર રીતથી શરૂઆત કરી પ્રથમ સામેની વ્યક્તિની વિનંતી વ્યાજબી છે કે નહીં તે તપાસો માત્ર એ મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરો કે સામેની વ્યક્તિ દ્વારા તમારી મદદ માટેની વિનંતી યોગ્ય છે કે નહીં જેથી તમે હા પાડી શકો હવે જો તમને તેની ખાતરી ન થાય તો વધુ માહિતી માટે પૂછો માહિતી પૂછ્યા પછી પણ જો તમે કંઈક અંશે ગભરાટ અનુભવો છો કે હા પાડવામાં ચિંતિત અનુભવો છો તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે વિનંતી વ્યાજબી નથી તે તમને અનુકૂળ નથી તેથી સીધી રીતે માફી માંગ્યા વગર "ના" કહો તે ચોથો નિયમ છે કોઈ બહાના બનાવ્યા વગર કે ગોળ ગોળ વાતો કર્યા વગર સીધી ના કહો કેટલાક અન્ય સરળ આધાર છે જો તમે સીધા ના કહેવા માટે સમર્થ ન હો તો તમે વળતરની ઓફર કરી શકો છો અને સાથે સાથે અડગ પણ રહી શકો છો તમે લોકોને નીરસ રીતે મળી શકો છો એટલે કે એવું લાગે કે તમે ખરેખર તેઓની ઈચ્છા મુજબ કરવા જઇ રહ્યા છો જેમ કે તેમની સાથે રેસ્ટોરન્ટમાં જવું પરંતુ તમે ભોજન લેશો નહીં અને આમ અડગ રહેવાનો આગ્રહ રાખશો સૂચનાઓને ના કહેવું એ ખૂબ જ મહત્વપૂર્ણ અને કુનેહપૂર્ણ કલા છે જેમ કે મેં રેન્ડી પોશ ને ટાંક્યું જે સૂચવે છે કે તમે ફક્ત ઉભા રહીને તેમની સાથે વાત કરી શકો છો તમે ખુરશીની ઓફર કરતા નથી કેટલાક કિસ્સાઓમાં તમે બહાર જવાનો દેખાવ કરીને સૂચવી પણ શકો છો કે તમારો સમય કિંમતી છે અને પછી તમે ઇચ્છો કે તેઓ બહાર જાય અને પછી થોડા સમય પછી તમે પાછા પણ આવી શકો ફરીથી રેન્ડી પોશ કહે છે કે જો જરૂરી હોય તો તમે સફેદ જૂઠ પણ કહી શકો છો જેમ કે તમે કોઈ મીટિંગમાં વ્યસ્ત છો કે તમે તમારા વર્ગમાં પહોંચવા દોડી રહ્યા છો વગેરે અંતે મેં સૂચવ્યું કે જ્યારે તમે "ના" કહો છો ત્યારે તે ખૂબ જ શાંત રીતે અને જો શક્ય હોય તો એક સુખદ સ્મિત સાથે કહો તે અડગતાની અંતિમ રજૂઆત હશે જે તમે સામેની વ્યક્તિને કરી શકો આમ ના કહેવાના કોઈ પણ તબક્કે તમારે અસ્વસ્થ થવું નહીં અને તમે જે રીતે બોલો છો તે ખરેખર તે સામેનો વ્યક્તિ ખૂબ જ સકારાત્મક રીતે સાંભળશે હવે ચાલો આપણે નકારાત્મક લાગણીઓ જોઈએ હવે શીખીએ કે ખાસ કરીને ક્રોધને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ આપણે લાગણીઓ અને તેમાં પણ નકારાત્મક લાગણીઓ વિશે વાત કરીએ તે પહેલા આવી લાગણીઓ શું છે તેનો અર્થ શું છે તે સમજીએ રસપ્રદ વાત એ છે કે આ શબ્દ ફ્રેન્ચ શબ્દ ઇમોવિઅર પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ છે જગાડવું આ જગાડવું શબ્દ આવેગ તીવ્ર લાગણીઓનો પર્યાય હતો તેથી આપણે તેને કેવી રીતે સકારાત્મક અથવા નકારાત્મક લાગણીઓ સાથે જોડી શકીએ તેથી તમે આનંદિત થઈ શકો તેમ તમે ખૂબ ઉદાસીન પણ થઈ શકો છો બંને કિસ્સાઓમાં ભાવનાઓમાં ઉથલપાથલ મચી છે નકારાત્મક લાગણીઓ એટલે એવી લાગણીઓ કે જે તમને ઉદાસ દુખી અસ્વસ્થ અને હીન ભાવનાવાળા બનાવે છે જેમ કે દુખ ઉંડો શોક દ્વેષ ઈર્ષ્યા અને ક્રોધ વગેરે જેવી લાગણીઓ હવે આ બધી ભાવનાઓ છે જેનાથી તમે ખરેખર ઉદાસી અનુભવી શકો છો અને પછી તે આપણામાં આ પ્રકારની અસ્વસ્થ કરતી ભાવનાઓને ઉશ્કેરે છે આ કારણે જ આપણે તેમને નકારાત્મક લાગણીઓ કહીએ છીએ હવેશું હું તમને એમ કહું છું કે તમારામાં આવી નકારાત્મક લાગણીઓ બિલકુલ ન હોવી જોઈએ ના કોઈ પણ ભાવનાઓ ન રાખવી તે માનવીય રીતે શક્ય નથી કારણ કે તમે જાણો છો કે લાગણી જ એવું લક્ષણ છે જે માણસોને પ્રાણીઓથી અલગ પાડે છે તેથી મનુષ્ય માટે કોઈ લાગણીઓ ન હોવી તે શક્ય નથી કારણ કે આપણે મશીનો નથી જ્યારે આપણે કોઈ રોબોટ જોઈએ છીએ અને જ્યારે આપણે કોઈ મનુષ્ય તરફ નજર કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે રોબોટ નકારાત્મક કે સકારાત્મક અનુભવ કરી શકતો નથી પરંતુ મનુષ્ય તે કરી શકે છે તેથી જ્યારે તમને લાગે કે તે નકારાત્મક છે કે સકારાત્મક છે ત્યારે તમે તે અનુભવો અને પછી તે ખૂબ યોગ્ય રીતે વ્યક્ત કરો તે મહત્વનુ છે તેથી જો તે નકારાત્મક લાગણીઓ હોય તો પણ તમે તેને યોગ્ય પરિસ્થિતિઓમાં અને યોગ્ય પ્રમાણમાં વ્યક્ત કરી શકો તો તે કુદરતી માનવ લાગણીઓ તરીકે સ્વીકાર્ય છે તેને તમે પોતાની રીતે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો પરંતુ અતિશય નકારાત્મક લાગણીઓ વ્યક્તિને પોતાને અને બીજાને ધિક્કારવા ફરજ પાડશે જો વ્યક્તિમાં ગુસ્સા અથવા દુખ જેવી લાગણી વધારે પડતી હોય તો તે આપણને અલગ કરી દેશે જે લોકો અન્ય લોકો પર ગુસ્સો કરતાં રહે છે સમાજ તેમનો બહિષ્કાર કરે છે અથવા તે વ્યક્તિ પોતે જ સમાજથી અલગ હોવાનું અનુભવે છે તેથી તેને યોગ્ય રીતે દર્શાવવા કરતાં જે પ્રેક્ટિસ વિના ખૂબ જ મુશ્કેલ છે નકારાત્મક લાગણીઓને કાબૂમાં રાખવું વધુ સરળ છે આખરે નકારાત્મક લાગણીઓનો અર્થ શું છે હું અમસ્તું જ ઇન્ટરનેટ પર શોધતો હતો અને પછી ગૂગલ મને સેંકડો કે તેનાથી પણ વધુ નકારાત્મક લાગણીઓ બતાવતું હતું પરંતુ હું તમને માનસિક તણાવ શંકા નિરાશા શરમ મૂંઝવણ ઉદાસી ભય હતાશા અપરાધભાવ દ્વેષ દુખ ઈર્ષ્યા વગેરેને ખરેખર સમસ્યારૂપ નકારાત્મક લાગણીઓ તરીકે ગણાવીશ હવે ફરીથી જ્યારે હું તમને કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે લાગણીઓ એ બતાવવા માટે મહત્વપૂર્ણ છે કે આપણે મનુષ્ય છીએ જેમ પ્રખ્યાત કવિ રિલ્કે જણાવે છે "તે બધી ભાવનાઓ શુદ્ધ છે જે સંપૂર્ણ સંગઠિત કરે છે અને તમને ઉન્નતિ આપે છે તે ભાવના અશુદ્ધ છે જે તમારા અસ્તિત્વની માત્ર એક બાજુ જ રજૂ કરે છે અને તેથી તમને વિકૃત કરે છે આમ કવિના મતે ખરેખર બધી ભાવનાઓ જ્યારે ઉદભવે છે ત્યારે શુદ્ધ હોય છે તે સૂચવે છે કે તે ખૂબ જ અસલી સ્વયંભૂ માનવ લાગણી છે પરંતુ તે ત્યારે જ શુદ્ધ હોય છે જ્યારે તેઓ તમને ઉન્નતિ તરફ લઈ જાય છે તમને ઉત્થાન આપે છે પરંતુ તે ભાવનાઓ અશુદ્ધ છે જે તમારા એકજ પાસાને જકડે છે અને તેથી તે તમને વિકૃત કરે છે આમ આપણા બધાની અંદર જેમ દાનવ છે તેમજ દેવ છે આપણી પોતાની મર્યાદાઓ છે આપણી પોતાની યોગ્યતાઓ છે આપણી આ યોગ્યતાઓ આપણા પોતાના સારા ગુણો જ આપણી સકારાત્મક લાગણીઓની દ્રષ્ટિએ ઉન્નત થાય છે પરંતુ મર્યાદાઓ અને દુર્ગુણો આપણી જાતનું વિકૃત સ્વરૂપ છે ખાસ કરીને જ્યારે આપણે આ નકારાત્મક લાગણીઓ ક્રોધ ઈર્ષ્યા ધિક્કાર વગેરે ને બતાવવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે તે વાસ્તવિકતાનો વિકૃત ખ્યાલ આપે છે આપણે જે છીએ તે નથી આપણું જે સ્વરૂપ દેખાય છે તે આપણું વિકૃત સ્વરૂપ છે આ ક્ષણિક વિચાર માં વ્યક્તિ પોતાની ભાવના યોગ્ય અને ન્યાયી છે તેવું માની લે છે જેમ ઓથેલોના કિસ્સામાં બન્યું હતું કે તે માની લે છે કે ડેસ્ડિમોના બેવફા છે અને તેણે જાતીય આવેગના કારણે તેની સાથે દગો કર્યો છે તેથી તેણે ગુસ્સામાં તેણીનું ગળું દબાવીને હત્યા કરી હતી પરંતુ જ્યારે તેને ખ્યાલ આવે છે કે તેણે એક ઘાતક આવેશમાં તેની હત્યા કરી હતી પછી તે ખૂબ પસ્તાય છે હકીકતમાં ઘણા મનોવૈજ્ઞાનિકો ક્રોધને એક પ્રકારનું પાગલપન ક્રોધાવેશ ગુસ્સાનું આત્યંતિક સ્વરૂપ ગણે છે પરંતુ જ્યારે હું ગુસ્સા વિશે વાત કરું છું ત્યારે હું આત્યંતિક આક્રોશ કરતાં હળવી બળતરા તરીકે સૂચવું છું તે વિચિત્ર અથવા ક્રોધ તરીકે દર્શાવવામાં આવ્યું છે તેમાં થોડી નફરત થોડી ઈર્ષ્યા અને આ બધી નકારાત્મક બાબતો સામેલ છે તેથી જ્યારે હું ગુસ્સાને કાબૂમાં રાખવાની વાત મૂકવાનો પ્રયાસ કરું છું ત્યારે હું તે શબ્દનો ઉપયોગ એક પ્રકારના એવા છત્ર શબ્દ તરીકે કરું છું કે જે નજીકથી સંકળાયેલ તમામ નકારાત્મક લાગણીઓને આવરી લે છે ચાલો આપણે ભગવદ્ ગીતાના એક રસપ્રદ અવતરણને જોઈએ અને સમજીએ કે કેવી રીતે ક્રોધ વ્યક્તિને ખરેખર મારી શકે છે ત્યાં બે સંસ્કરણો છે ચાલો આપણે બીજા અધ્યાય ના 63 મા શ્લોકમાંથી બંને સંસ્કરણો જોઈએ "ક્રોધથી ભ્રાંતિ થાય છે ભ્રાંતિમાંથી સ્મૃતિની અસ્પષ્ટતા સ્મૃતિના ગુમાવ્યા પછી આધ્યાત્મિક બુદ્ધિનુ નુકશાન અને આધ્યાત્મિક બુદ્ધિ ગુમાવવાથી વ્યક્તિ મરી જાય છે બીજું ભાષાંતર આ મુજબ છે "ક્રોધથી ભ્રાંતિ આવે છે ભ્રાંતિમાંથી સ્મૃતિની હાનિ થાય છે સ્મૃતિ ગુમાવવાથી ભેદ સમજવાની શક્તિનો વિનાશ થાય છે અને ભેદ સમજવાની શક્તિના ગુમાવવાથી તે મરી જાય છે હવે રસપ્રદ વાત એ છે કે એક લેખક આધ્યાત્મિક બુદ્ધિ શબ્દનો ઉપયોગ કરે છે બીજો તેને ભેદ સમજવાની શક્તિ શબ્દનો ઉપયોગ કરે છે હવે ભેદ સમજવો તે શું યોગ્ય છે કે શું ખોટું છે તે જોવાની તમારી ક્ષમતા છે ખાસ કરીને શું અનિષ્ટ છે ખરાબ છે શું કડક રીતે ટાળવું જોઈએ તેની ઓળખ કરવાની ક્ષમતા છે ભેદ પરખવાની આ ક્ષમતાને અન્ય અનુવાદક આધ્યાત્મિક બુદ્ધિ કહે છે હકીકતમાં તે ભાવનાત્મક બુદ્ધિનું એક ખૂબ જ તીવ્ર સ્વરૂપ છે કે જ્યાં તમે સાચા અને ખોટાને યોગ્ય રીતે જોવામાં સક્ષમ છો વ્યક્તિના દુખનું કારણ શું છે જ્યારે કોઈ વ્યક્તિ યોગ્ય શું છે તે ઓળખવા માટે સક્ષમ નથી અથવા કોણ તેને મદદ કરશે અને કોણ નુકસાન પહોંચાડશે તે જોવા માટે સમર્થ નથી એટલે કે કોણ તેનો અસલી મિત્ર છે અને કોણ તેનો છુપો દુશ્મન છે તે સમજતો નથી અને ગેરસમજ કરે છે એકને બદલે બીજાને દુખ આપે છે અને પોતાની જાતે દુખી થાય છે એરિસ્ટોટલનું મને ખૂબ જ પ્રિય અવતરણ જુઓ તેમાં ગુસ્સા પર એરિસ્ટોટલ કહે છે "કોઈપણ ગુસ્સે થઈ શકે છે તે સરળ છે તેથી ગુસ્સો બતાવવો મુશ્કેલ નથી કોઈપણ ગુસ્સે થઈ શકે છે જે સરળ છે પરંતુ યોગ્ય વ્યક્તિ ઉપર યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે યોગ્ય હેતુ માટે અને યોગ્ય રીતે ક્રોધિત થવું તે દરેકની ક્ષમતામાં નથી અને તે સરળ પણ નથી યોગ્ય વ્યક્તિ સાથે ગુસ્સે થવા માટે તમારામાં ભેદની સમજણ હોવી જરૂરી છે તે વ્યક્તિ યોગ્ય છે કે કેમ તે સમજવા તમારે તમારી ભાવનાત્મક અને આધ્યાત્મિક બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર છે આપણે બધાએ કદાચ શાળાના દિવસો દરમિયાન એક નાની વાર્તા વાંચી હશે જેમાં માતા બગીચામાં ઘણા છોડ ઉગાડે છે અને પછી તેમાં સાપ આવતા હોય છે તેથી માતા જ્યારે ખેતરમાં કામ કરવા માટે જાય છે ત્યારે ઘરે રહેલા બાળકને સાપથી બચાવવા માટે તે એક નોળિયો રાખે છે તે નોળિયો ખૂબ વફાદાર હોય છે પરંતુ એક દિવસ જ્યારે માતા તેના કામ પછી ખેતરમાંથી પાછી આવે છે ત્યારે તેણી નોળિયાને જુએ છે તેનું મોં લોહીથી ભરેલું છે તેણી તરત જ ગુસ્સે થઈ જાય છે અને માની લે છે કે નોળિયાએ તેના બાળકની હત્યા કરી હોવી જોઈએ અને ખૂબ જ વિશ્વાસઘાતી કૃત્ય કર્યું છે અને તે ક્ષણિક આવેશમાં દાતરડા વડે નોળિયાનું માથું કાપી નાખે છે જ્યારે તેણી ઘરની અંદર જાય છે અને જુએ છે કે બાળક સલામત રીતે રમી રહ્યો છે અને ત્યાં બાળકની બાજુમાં એક મૃત સાપ છે ત્યારે માત્ર એક મિનિટમાં વાસ્તવિકતા સમજી જાય છે કે નોળિયાએ તેના બાળકને નહીં પણ સાપને માર્યો છે કે જે બાળકને કરડવા આવ્યો હતો અને તેણીએ ક્ષણિક આવેશમાં ભૂલ કરી આ ખોટી વ્યક્તિ ઉપર ગુસ્સો બતાવ્યો કહેવાય ખરેખર તો તે ગુસ્સો સાપ ઉપર બતાવવો જોઈએ નોળિયા ઉપર નહીં અને યોગ્ય પ્રમાણમા યોગ્ય સમયે યોગ્ય હેતુ માટે યોગ્ય રીતે ગુસ્સો બતાવવો તે દરેકની ક્ષમતામાં ન હોય જો કે તે સરળ નથી તેમ છતાં પણ તે વિશે વિચારો ચાલો હવે પછીનો પ્રશ્ન વિચારીએ શું આપણે ક્રોધને ખરેખર નિયંત્રિત કરી શકીએ મેં શરૂઆતમાં કહ્યું હતું કે લાગણીનો અર્થ થાય છે જગાડવું હવે ગુસ્સો એ અન્ય લોકો દ્વારા જગાડાયેલી ભાવના છે તે તમારા ઉપરી દ્વારા તમારા જીવનસાથી દ્વારા તમારા બાળકો દ્વારા તમારા પાડોશી દ્વારા મિત્રો દ્વારા દુશ્મનો દ્વારા અજાણ્યા કોઈપણ બાહ્ય સ્રોતો દ્વારા અથવા બહારથી દબાવાતી કોઈપણ પ્રકારની ચાંપકળ હોય છે મનોવૈજ્ઞાનિક તેમજ વ્યવહારીક રીતે આપણે બહારની ચાંપને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરી શકતા નથી પરંતુ આપણે આપણું આંતરિક નિયંત્રણ વધારી શકીએ છીએ આમ આપણે નુકસાન અને અનિશ્ચિત પરિણામો ઘટાડી શકીએ છીએ આપણે ક્રોધની ઉત્તેજના પ્રત્યેનો આપણો પ્રતિસાદ ફક્ત નિયંત્રિત કરી શકીએ છીએ ચાલો જોઈએ કે આપણે કેવી રીતે તે કરી શકીએ અને ખરેખર આપણા ક્રોધને કાબૂમાં કરવાનો પ્રયાસ કરીએ ક્રોધને નિયંત્રિત કરવાના સંદર્ભમાં તમને આપવામાં આવેલો પ્રથમ અને મુખ્ય પાઠ સંદેશ કે સૂચન એ છે કે જે ક્ષણે તમને લાગે કે નકારાત્મક ભાવના તમારી ઉપર આક્રમણ કરી રહી છે ત્યારે તમારી પ્રતિક્રિયાને ઓછામાં ઓછી 10 મિનિટ માટે મુલતવી રાખવી જો તમે જલ્દીથી ગુસ્સે થવાનો સ્વભાવ ધરાવો છો તો તમારી નજીકની કોઈ પણ વસ્તુ જેવી કે કાગળ ઉપર મૂકવાના વજન વગેરે તે વ્યક્તિ પર ફેંકો નહીં જો કદાચ તે વસ્તુ તમે તેના શરીરના ખોટા ભાગ પર મારી દો અને તે વ્યક્તિ તરત મરી જાય છે તો તમને જેલમાં મોકલવામાં આવશે અને તમને આજીવન આ ભૂલ માટે અફસોસ થશે તેથી તમારી પ્રતિક્રિયાને ઓછામાં ઓછી ૧૦ મિનિટ માટે મુલતવી રાખો જો તમને ખરેખર ગુસ્સો આવે છે તો ફક્ત પ્રતિક્રિયા બતાવશો નહીં ૧૦ મિનિટ માટે ઠંડા રહેવાનો પ્રયાસ કરો અને જો તમે ૧૦ મિનિટ પછી ખોટા હશો તો તમે ખરેખર શાંત થશો તમને ખ્યાલ આવશે કે તમારે ગુસ્સો વ્યક્ત કરવાની જરૂર નથી જે લોકો જલ્દીથી ગુસ્સે થવાના સ્વભાવના હોય અને અન્ય લોકો પર ખરેખર ચીજો ફેંકી શકે છે તેઓને સૂચવવામાં આવે છે કે તમારે તમારા હાથને તમારા ખિસ્સાની અંદર રાખવા જોઈએ અથવા પીઠ પાછળ બાંધી રાખવા અથવા તો આગળની બાજુમાં એકબીજા સાથે પકડી રાખી શકાય જેથી હાથને તમે માનસિક રીતે શારીરિક રીતે અને ભાવનાત્મકરૂપે ઓછામાં ઓછું જ્યાં સુધી તમે ૧૦૦ ની ગણતરી ન કરો ત્યાં સુધી બાંધી રાખો બીજાઓ કહે છે કે તમે ઓછામાં ઓછા ૧૦ ની ગણતરી કરો પરંતુ મારા વ્યવહારુ અનુભવમાં મેં લોકોને ખૂબ જ ઝડપથી ગણાતા જોયા છે અને પછી કહેતા હોય છે કે હવે હું આ પેપરવેઇટને બીજી વ્યક્તિ પર ફેંકી શકું છું અને જો તે માર્યો જાય તો પણ મને તેમાં કોઈ વાંધો નથી તેથી ઓછામાં ઓછું ૧૦૦ સુધી ગણતરી કરવાનો પ્રયાસ કરો જેથી તમારો ક્રોધ શાંત પડે તે માટે તમે પૂરતો સમય આપી શકો જ્યારે તમે આમ કરી રહ્યા હો ત્યારે તમારા ધ્યાનમાં સારા અને ખરાબ પાસાઓને સરખાવવાનો પ્રયાસ કરો ખાસ કરીને પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરો તમે વિચારો છો કે તમે આ વ્યક્તિ પર બૂમો પાડશો તમે વ્યક્તિને થપ્પડ મારશો તમે ત્યાં ઉપલબ્ધ કોઈક વસ્તુ ફૂલદાની અથવા બીજું કંઈક તે વ્યક્તિ પર ફેંકશો હવે તેના પરિણામો શું થશે આ પછી શું થશે તમારા ક્રોધને લીધે જે બદલી ન શકાય તેવું નુકસાન થઈ શકે છે તે જુઓ જે સંબંધ ત્રીસ વર્ષથી બંધાયેલો છે તે તમારા ગુસ્સો વ્યકત કરવાની એક જ ક્ષણમાં તૂટી શકે છે જે વ્યક્તિ તમારા પર સંપૂર્ણ વિશ્વાસ કરે છે તે વિશ્વાસ ગુમાવી શકે છે અને તમારા માટે આ વિશ્વાસ ફરીથી પ્રસ્થાપિત કરવો ક્યારેય સહેલાઇથી શક્ય નહીં બને તેથી જે વ્યક્તિ તમારી સાથે ખૂબ વફાદાર હતા તે તમારા ગુસ્સાની અભિવ્યક્તિને કારણે તે વફાદારી ગુમાવે છે આ બધુંજ તમારા ક્રોધથી થનારા ઉલટાવી ન શકાય તેવા નુકશાન ને રોકવા માટેના સૂચનો હેઠળ આવે છે તમે તમારા વર્તનને ફરીથી ઉલટાવી શકતા નથી તેથી પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરો જો તમે ગુસ્સો વ્યક્ત કરશો તો શું થશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો અને આપણે પહેલાંના અવતરણો માં ચર્ચા કરી છે તેમ ગુસ્સો તમારા વિચારને અને તમારા મનને વિકૃત કરે છે તે તમારા ભેદ સમજવાની શક્તિને સંપૂર્ણપણે અવરોધે છે અને પરિણામે તમારો નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થઈ શકે છે માટે જ્યારે તમે ગુસ્સામાં હો ત્યારે સામેની વ્યક્તિ વિશે અભિપ્રાય ના બાંધો કે પરિસ્થિતિ નો નિર્ણય ન કરો જેમ આલ્બર્ટ આઈન્સ્ટાઈને ખૂબ સરસ રીતે કહ્યું છે ગુસ્સો ફક્ત મૂર્ખ લોકોની છાતીમાં રહે છે તેથી ફક્ત મૂર્ખ લોકોના હૃદયમાં જ ગુસ્સો રહેશે તેથી માની લો કે ગુસ્સો વ્યક્ત કરવામાં તમે ખરેખર મૂર્ખ બની શકો છો માટે તે ટાળવાનો પ્રયાસ કરો ક્રોધને કાબૂમાં રાખવા માટે તમે કઈ અન્ય તરકીબો અજમાવી શકો છો તમે શક્ય હોય તેટલા ઊંડા શ્વાસ લઈ શકો છો તેમ કરવાથી તમે હળવાશ અનુભવશો અને પછી સ્મિત કરવાનો પ્રયાસ કરો મનોવૈજ્ઞાનિકો કેટલાક કિસ્સાઓ કે જેમાં લોકો જલ્દી ગુસ્સે થઈ જાય છે તેની સામે હાસ્ય ચિકિત્સા સૂચવે છે માટે જ્યારે પણ તમને ગુસ્સો આવે છે ત્યારે તમે હસો લોકો એવું વિચારે છે કે તમે ખરેખર રમુજી દેખાઈ રહ્યા છો ત્યારે પણ મોટેથી હસો તેનાથી કોઈ ફરક નથી પડતો પરંતુ તે તમારા ચહેરા ઉપરનો તણાવ તમારી આંતરિક નકારાત્મક લાગણીઓને ઘટાડશે અને તમે જે ગુસ્સો વ્યક્ત કરો છો તેની તીવ્રતા ઘટાડશે ક્રોધને કાબૂમાં રાખવાની અન્ય રસપ્રદ રીત એ છે કે અબ્રાહમ લિંકન ની ક્રોધને મુલતવી રાખવાની અને તેને સંપૂર્ણ નકારવાની પદ્ધતિનો અભ્યાસ કરવો જ્યારે પણ તેમને કોઈની ઉપર ગુસ્સો આવે ત્યારે તેઓ શું કરતા તે તેમની અંગત ચેમ્બરમાં જતા રહે અને પછી એકલા બેસીને તમામ પ્રકારના અપશબ્દો તમામ પ્રકારના કઠોર શબ્દો દુખદાયક ભાષાનો ઉપયોગ કરે તેઓ કાગળ પર તે વ્યક્તિની વિરુદ્ધમાં ઘણી બાબતો લખે શક્ય તેટલું વધારે લખે અને પછી તેને એક કવરમાં મૂકી દે અને તે પ્રસંગને શાંત પડવા માટે થોડો સમય આપે એટલે કે તે ત્રણ કલાક કે પાંચ કલાક અથવા એક દિવસ કે પછી એક અઠવાડિયા પછી તેને લેવા આવે અને તેને ફાડી નાખે કચરાટોપલી માં ફેંકી દે આમ તેમને ખૂબ જ સારી રીતે ખ્યાલ હતો કે તે ક્ષણે લખેલું અને વ્યક્ત કરાયેલો ક્રોધ થોડો સમય વીતી ગયા પછી નિરર્થક સાબિત થાય છે તે ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી હતા અને તેથી ક્યારેય લોકોને એવું લાગ્યું નહીં કે તેમણે ગુસ્સો વ્યક્ત કર્યો હોય પરંતુ દર વખતે તે પોતાની સામે બેઠેલા અદ્રશ્ય વ્યક્તિ પ્રત્યે એકલા ગુસ્સો વ્યક્ત કરે અને પછી થોડો સમય પછી તેને ફાડીને ફેંકી દે અહીં તમારા ક્રોધને કાબૂમાં રાખવા માટે કેટલીક બીજી તરકીબો સૂચવવામાં આવી છે અન્ય એક રસપ્રદ તકનીક એ છે કે તમે તમારી જાતને શારીરિક પરિશ્રમ આપો એટલે કે તમે તમારા શરીરને થક્વી નાંખો તે એક પ્રકારે તમને ભાવનાત્મક રીતે સાફ કરશે ઉદાહરણ તરીકે પંચિંગ બેગ તમે બોક્સરની જેમ મુક્કા મારવાનું ચાલુ રાખી શકો છો તમે સામાન્ય કરતાં વધારે દોડીને પરસેવો પાડી શકો છો તમે સખ્તાઇથી રમી શકો છો જેમ કે સ્ક્વોશ અથવા ટેનિસ અથવા દડાથી રમાતી કોઈપણ રમતો તમે બોલનો ઉપયોગ કરીને તમારો ગુસ્સો વ્યક્ત કરી શકો છો તમે સખત ફટકારી કરી શકો છો સ્ક્વોશમાં તમે દિવાલ પર સખત ફટકો મારીને તમારો ગુસ્સો ઠાલવવાનો પ્રયત્ન કરી શકો છો જો કે જો જરૂરી હોય તો તમારા ગુસ્સાને ખૂબ જ યોગ્ય અને હકારાત્મક રૂપે વ્યક્ત કરવાનો પ્રયાસ કરો એરિસ્ટોટલ ના સૂચન મુજબ આક્રમક વર્તન બતાવશો નહીં પરંતુ તેને ખૂબ જ ઠંડી અને સાચી રીતે વ્યક્ત કરો સ્મિત સાથે સામેની વ્યક્તિને કહો કે તેં આ કર્યું હતું અને તે ક્ષણે હું ખરેખર ગુસ્સે થયો હતો પરંતુ પાછળથી જ્યારે મેં વિચાર્યું કે હું કેમ ગુસ્સે થયો છું ત્યારે મને સમજાયું કે તમારી આ વર્તણૂક તેના માટે જવાબદાર હતી તમે કૃપા કરીને તે વર્તન બદલી શકો છો શું તમે કૃપા કરીને આ રીતે કરવાનું ટાળી શકો છો તેથી તે ખરેખર તમને વિન વિન પરિસ્થિતિમાં લઈ જશે આક્રમકતા ટાળો દ્દઢતાનો ઉપયોગ કરો વાતને સ્પષ્ટ રીતે વ્યક્ત કરો જેથી તમે ગુસ્સો નિયંત્રિત કરી શકો અને તમને ગુસ્સે કરનાર વ્યક્તિને પોતાને પણ સુધારવાની તક આપી શકો બીજી રસપ્રદ અને ખૂબ અસરકારક તરકીબ છે નોંધપાત્ર આદરણીય અને ધ્યાનાકર્ષક મૌન ધારણ કરો તે વ્યક્તિ સાથે વાત ન કરો જેણે તમને ગુસ્સો કરાવ્યો છે અને જુઓ કે તમે આ મૌનને કેટલું જાળવી શકો છો તે ખૂબ શક્તિશાળી હથિયાર બની જાય છે તે વ્યક્તિને ખ્યાલ આવે છે અને જો સંબંધ પ્રમાણિક હોય તો તમારું મૌન તે વ્યક્તિને મારી નાખશે અને તે વ્યક્તિ ઘૂંટણીયે પડીને તમને ફરીથી સામાન્ય રીતે બોલવાની વિનંતી કરશે અને તે જ સમયે તમે તમારા ગુસ્સાને ખૂબ નમ્રતાથી વ્યક્ત કરી શકો છો અને કહી શકો છો કે તમે ખરેખર શા માટે વાત કરવાનું બંધ કર્યું છે અને શા માટે તમે મૌન દ્વારા ગુસ્સો વ્યક્ત કરવાનું નક્કી કર્યું હતું કારણ કે તમે સંબંધનું મૂલ્ય કેટલું છે તે સમજો છો અને બીજું કે સામેની વ્યક્તિને સુધરવા માટે ફરીથી તક આપી શકાય જો તમે કોઈ આક્રમકતાનો ઉપયોગ કર્યો હોત તો સંબંધ તૂટી ગયો હોત તમારી ગુસ્સાની પેટર્ન સમજવી એ બીજી અગત્યની બાબત છે કારણ કે તમારે એક નેતા તરીકે એક માર્ગદર્શક તરીકે જાણવાની જરૂર છે કે કયા કારણો કે પાસાંઓ છે જે તમારા ક્રોધને ઉત્તેજિત કરે છે અને આ ગુસ્સો તમે કેટલી વાર કરો છે પેટર્ન નો અભ્યાસ કરો અને પછી એકવાર તમે પેટર્ન જાણી લો પછી તમે તેને તોડી શકો છો એક સારો નેતા ભાગ્યે જ રાઈ નો પહાડ બનાવે છે અથવા વારંવાર મગજ ગુમાવે છે એટલે કે ખૂબ જ ક્ષુલ્લક બાબતો જોવાની કોશિશ ન કરો અને ગુસ્સે થશો નહીં અથવા જલ્દીથી ગુસ્સો કરનાર બનીને એક લાગણીશીલ મૂર્ખની જેમ સરળતાથી ઉશ્કેરાશો નહીં એવા પ્રસંગો હોઈ શકે છે જ્યાં તમે સાંભળતા હો અને સામેની વ્યક્તિ ખૂબ આક્રમક બનવાનો પ્રયત્ન કરે અને ગુસ્સો બતાવે અને તમે અપમાન અનુભવતા હોય અપમાનજનક પરિસ્થિતિઓમાં ધૈર્ય રાખો અને વિશ્વાસ રાખો કે તમારો સમય આવશે અને ચોકકસપણે આવશે અને જ્યારે તમારો સમય આવે ત્યારે તમારે ફરીથી ગુસ્સો બતાવવો જોઈએ નહીં પરંતુ તમારે ઉદાર બનવું જોઈએ અને બીજાઓ કે જેમણે પોતે ગુસ્સો કર્યો હતો તેમને જેવા સાથે તેવા નું વર્તન ન કરીને બોધ આપવો જોઈએ તે જ એકમાત્ર રસ્તો છે જે તમે ખરેખર તમારા ક્રોધને તેમજ તેઓની તમારા પ્રત્યેની નારાજગીને ઘટાડી શકો છો હવે ખરાબ પરિસ્થિતિઓમાં જ્યારે ગુસ્સો ફૂટી પાડવાનો હોય ત્યારે તમે શું કરી શકો તમે નુકસાનને કેવી રીતે નિયંત્રિત કરી શકો પહેલી રીત એ કે તમારું વાતાવરણ બદલી નાંખો તેથી તે સ્થળોમાં ન જશો જ્યાં તમને ગુસ્સો આવે છે એક પાર્કમાં જાઓ અને ઝડપી ચાલો થિયેટરમાં જાઓ અને મૂવી જુઓ અથવા તમારો મનપસંદ કોમિક શો જુઓ સંગીત સાંભળો સંગીત સભામાં જાઓ અથવા ઘરે જાવ અને બેઠા બેઠા તમારો મનપસંદ ટીવી શો જુઓ આમ વાતાવરણમાં પરિવર્તન લાવવાથી મનમાં જુદા વિચારોથી અને કોઈક બાબત પર ધ્યાન ન આપવાથી અને તમારા મનને થોડા સમય માટે બીજે વાળવાથી તમે ખરેખર આ નુકસાનને ઘટાડશો એવી અન્ય કેટલીક બાબતો છે જે લોકો સામાન્ય રીતે પોતાના તણાવને ઘટાડવા માટે કરે છે જેમ કે હવામાનની સ્થિતિને આધારે ઠંડા કે ગરમ પાણીથી સ્નાન કરવું સારો ખોરાક લેવો અને સારી ઊંઘ લેવી કેટલીકવાર તમે તમારી રાતની ઊંઘ ચૂકી જાઓ છો અથવા ક્યારેક તમને તમારી ઊંઘમાં વારંવાર વિક્ષેપો આવે છે અને જો તે અધૂરી છે તો તમે ચીડિયા થઈ જશો અને તમે ખૂબ જ ઝડપથી ગુસ્સે થશો ધ્યાન કરો શાંતિથી માત્ર બેસો આંખો બંધ કરો અને તમારા સામાન્ય શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો તેથી તમારો ક્રોધ પણ ઓછો થશે તમે જે ભગવાનને માનતા હોય તેમના ધાર્મિક સ્થળ પર જાઓ ત્યાં જાઓ અને ભગવાન સાથે તમારી લાગણીઓનો બોજો વહેંચો ભારમુક્ત થાવ અથવા કોઈ આધ્યાત્મિક નેતા અથવા કોઈ માર્ગદર્શક અથવા કોઈ વરિષ્ઠ વ્યક્તિ કે પછી કોઈ ખાસ મિત્રને મળો કે જેને તમે કહી શકો કે તમે ગુસ્સે છો પરંતુ તમે હમણાં સુધી તેને વહન કર્યું છે હવે તમે તેને હમણાં જ એક મિત્ર સાથે વ્હેંચ્યું છે જેથી તમે તે વ્યક્ત ન કર્યું અને થોડું નુકસાન કર્યું પરંતુ ખરાબ સ્થિતિમાં જો તમને થોડું નુકસાન થયું છે તો પછી તમારા ક્રોધના પરિણામોની સંપૂર્ણ જવાબદારી લો તમારા અપરાધની જવાબદારી લો તમારી શરમને સ્વીકારો અન્ય લોકોને કે વાતાવરણને દોષ ન આપો રસપ્રદ વાત એ છે કે જો તમે આલ્બર્ટ કામુની નવલકથા ધ આઉટસાઇડર અથવા ધ સ્ટ્રેન્જર ને વાંચો નવલકથાનો નાયક એક આરબને મારી નાંખવા પાછળ એક ખૂબ રમૂજી દલીલ આપે છે તે કહે છે કે સૂર્ય જવાબદાર હતો તે દિવસે સૂર્ય ખૂબ જ ગરમ હતો અને તેનાથી તેને ખૂબ જ ઉશ્કેરાટ થતો હતો અને તેના કારણે તેણે પેલા વ્યક્તિને ગોળી મારીને મારી નાખ્યો હતો તેથી તમારા ક્રોધને નિયંત્રિત કરવામાં તમારી પોતાની અસમર્થતા માટે પર્યાવરણને દોષ ન આપો બેકાબૂ પરિસ્થિતિઓમાં ઝડપથી માફી માગો અને બતાવો કે તમે તેની તરફ ગુસ્સો કરવા બદલ સાચા અર્થમાં ચિંતિત છો અને સબંધ જાળવવામાં સાચી રીતે ઇચ્છુક છો પરંતુ જો અન્ય લોકો તમારાથી ગુસ્સે છે તો તમે ક્ષમાની માંગ કરો છો જેમ મહાત્મા ગાંધીએ કહ્યું હતું તમે જાઓ અને માફી માંગો તે તમારી નબળાઇનું સૂચક નથી તે તમારી નબળાઈ નહીં પરંતુ તમારી તાકાત સૂચવે છે ગાંધીજી કહે છે તેમ નબળાઓ ક્યારેય માફ કરી શકતા નથી ક્ષમા એ શક્તિશાળીનું લક્ષણ છે તમારા ક્રોધને સકારાત્મક રૂપે ચેનલાઇઝ કરો તે અંતિમ સૂચન છે જે હું તમને સર્જનાત્મકતા ને ધ્યાનમાં રાખીને આપીશ કેટલીકવાર લોકો અન્ય લોકો ઉપર ગુસ્સે થાય છે ક્યારેક તેઓ સમાજ સાથે ગુસ્સે થાય છે ઉદાહરણ તરીકે મહાન લેખક જ્યોર્જ ઓરવેલ તેની આજુબાજુ જોવા મળતા એકલમતવાદી માળખાથી ખૂબ ગુસ્સે અને નારાજ હતો તેણે લખેલી તેની શ્રેષ્ઠ કૃતિઓ 1984 અને એનિમલ ફાર્મ જે તે સમયના એકલમતવાદી સમાજ અને સામ્યવાદી પાર્ટી પર ખૂબ વ્યંગ કરનારી છે તેથી રચનાત્મકતાનો ઉપયોગ કરો તમારા ક્રોધને ખૂબ જ ચેનલાઇઝ્ડ હકારાત્મક સ્વરૂપે વ્યક્ત કરો અને તમારી શ્રેષ્ઠ કૃતિઓ બનાવો ઘણા ચિત્રો ખરેખર મહત્વનો ગુસ્સો વ્યક્ત કરતાં હતા પણ નકામા ઢગલામાં જ રહ્યા લોકોની નજર સામે લાવી શકાયા નહીં કદાચ તેનું કારણ શાસકોની દમનકારી નીતિ અથવા વિરોધીઓના જુલ્મી સ્વભાવ હતા અથવા કદાચ આ લેખકો આ કવિઓ આ ચિત્રકારોએ વિચાર્યું હતું કે તેઓ સર્જનાત્મકતાનો ઉપયોગ કરશે અને તે પછી તે નકારાત્મક ઉર્જાને સકારાત્મક રીતે ચેનલાઇઝ કરશે તેથી તમે ક્રોધને નિયંત્રિત કરી શકો તે માટેની તે અંતિમ સલાહ છે ધારોકે કોઈક તમને એમ કહીને અપમાનિત કરે છે કે ઓહ તમારી અંગ્રેજી ખૂબ ખરાબ છે તમે સારું વ્યાખ્યાન આપી શકતા નથી હવે તાત્કાલિક ગુસ્સો બતાવશો નહીં પણ પછી તમે સખત મહેનત દ્વારા અસ્ખલિતપણું વધારી શકો છો તેવું બતાવીને તેમને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરો તમે ખૂબ પ્રેક્ટિસ દ્વારા ખૂબ જ કુશળ પ્રસ્તુતિ આપી શકો અને તે જ વ્યક્તિને તમારા કાર્યની સ્વીકૃતિ કરવા ફરજ પાડી શકો પછી ભલે તે સ્વીકાર ન કરે તે વાંધો નથી તે મહત્વપૂર્ણ છે કે તમે તેને યોગ્ય દિશામાં ચેનલાઇઝ કરો અને તમારા પોતાના વ્યક્તિત્વને વિકસિત કરો અને જ્યારે તમે તે કરો છો ત્યારે ક્રોધને નિયંત્રિત કરવાથી શું ફાયદા થાય છે તમે એક સ્વસ્થ સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવો છો તમે એક સ્થિર અને વિશ્વાસપાત્ર નેતા બનો છો લોકો તમારી ભાવનાત્મક બુદ્ધિ આધ્યાત્મિક બુદ્ધિ અને ઉચ્ચ ભાવનાત્મક ગુણવત્તા માટે તમારી તરફ આકર્ષાય છે અને લોકો તમારી ઉપર વિશ્વાસ કરે છે કારણ કે તમે એક સંપન્ન વ્યક્તિ છો તમારી આસપાસના લોકોને તમારી સાથે કામ કરવામાં અથવા ફક્ત તમારી સાથે રહેવામાં આનંદ આવે છે તેઓને તમારો સાથ ગમે છે તમે તમારા દૃષ્ટિકોણમાં આત્મવિશ્વાસપૂર્ણ અને સકારાત્મક બનો છો તમારી ઉર્જા યોગ્ય દિશામાં કાર્યરત થાય છે અને તમારી ઉત્પાદકતામાં સુધારો થાય છે અને તમારી આસપાસની લોકોની ઉત્પાદકતા કુદકે અને ભૂસકે વધતી જાય છે તમને અન્ય લોકો દ્વારા સફળતા આપવામાં આવે છે આ એવું કંઈક છે જે હું આ કોર્સની શરૂઆતથી અને પહેલાના કોર્સથી કહી રહ્યો છું તમારી સાથે વધુ લોકો હોય છે તમારા માટે વધુ સફળતા મેળવવા માટે વધુ અનુયાયીઓ તૈયાર થાય છે તમે સારા નામ ખ્યાતિ અને પુરસ્કારો મેળવશો પુરસ્કારો તમારો પીછો કરશે અને તેનાથી પણ વધુ તમે અન્યને પ્રેરણા આપશો અને લોકોને ભાવનાત્મક અને આધ્યાત્મિક બુદ્ધિના ઉચ્ચ સ્તર ઉપર કાર્ય કરતાં શીખવશો હવે હું વ્યાખ્યાન પૂર્ણ કરું તે પહેલાં પ્રખ્યાત લોકોના ક્રોધ ઉપરના ખૂબ પ્રખ્યાત નોંધનીય અવતરણોને ઝડપથી જોઈએ જોએલ ઓસ્ટીનનું પહેલું અવતરણ "દરરોજ આપણને ગુસ્સો તણાવ અથવા નારાજ થવાની પુષ્કળ તકો મળતી રહે છે પરંતુ જ્યારે તમે આ નકારાત્મક લાગણીઓનો ભોગ બનશો ત્યારે તમે શું કરી રહ્યાં છો તમે કોઈક બહારની શક્તિને તમારી ખુશીઓ પર પ્રભુત્વ આપી રહ્યા છો તમે આ બાબતોને તમને અસ્વસ્થ ન કરવા દેવાનું પસંદ કરી શકો છો પછી એમર્સન કહે છે તમે જે મિનિટ ગુસ્સે રહો છો તમે માનસિક શાંતિની સાઠ સેકંડ છોડી દો છો માટે તમે પસંદ કરો કે તમારે ગુસ્સે થવું છે કે તમે શાંતિપૂર્ણ રહેવા માંગો છો અને લોરેન્સ જે પીટર નું અવતરણ છે "જ્યારે તમે ગુસ્સે થાવ ત્યારે બોલો અને તમે એવું શ્રેષ્ઠ ભાષણ કરશો જેને માટે તમે હંમેશા પસ્તાશો" આનો અર્થ છે કે જ્યારે તમે ગુસ્સે હોવ ત્યારે શાંત રહો એક પણ શબ્દ ન બોલો તમારા મુખેથી નીકળનારો દરેક શબ્દ ખૂબ જ આકરો હશે અને તમે ગુસ્સે હો ત્યારે તમે બોલેલા દરેક શબ્દો પર તમને અફસોસ થશે અંતે જોશ બિલિંગ્સમાંથી અવતરણ મૌન એ કોઈકને રદિયો આપવા માટેની ખૂબ સખત દલીલ છે મેં કહ્યું તેમ આક્રમક રીતે ગુસ્સો વ્યક્ત કરવાના બદલે મૌનને વાટાઘાટો માટે ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકાય છે વધુ વાંચન માટે તમે ડેનિયલ ગોલમેનની ઈમોશનલ ઇંટેલિજન્સ વ્હાય ઈટ કેન મેટર મોર ધેન આઇક્યુ વાંચી શકો તેમાં ગુસ્સો ધિક્કાર હતાશા વગેરેને કેવી રીતે નિયંત્રિત કરી શકો છો તેવા વારંવાર સંદર્ભો મળે છે અને સ્ટીફન મન્નાલ્લકના સોફ્ટ સ્કિલ્સ ફોર એ ફ્લેટ વર્લ્ડ પુસ્તકનો એક અધ્યાય ક્રોધના જોખમો અને ધૈર્યના ફાયદાઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે તમારા ધૈર્ય બદલ આભાર અને મને આશા છે કે આ વિડિઓ ખાસ કરીને તમારા વ્યક્તિત્વના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ બની રહેશે હવે તમે તમારા ક્રોધને કેવી રીતે સંચાલિત કરવું તે શીખો અને એકંદર અર્થમાં ખૂબ સુખદ અને આનંદદાયક વ્યક્તિત્વ બનો તમને બધી સફળતાની શુભેચ્છા ફરીથી આભાર